આ વર્ગમાં આપણે ટ્રાંસ્ફર ફંક્શન વિશે ચર્ચા કરીશું અને આપણે જોઇશું કે પહેલા આપણે આગલા વર્ગો માં શું ચર્ચા કરી અને પછી આપણે ટ્રાંસ્ફર ફંક્શન તરફ આગળ વધીશું છેલ્લા વર્ગમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરીને આ સર્કિટ એનાલિસિસ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને આપણે ચર્ચા કરી હતી કે આ લાપ્લાસ ટ્રાન્સફોર્મિંગ નો સમાવેશ કરીને સર્કિટ એનાલિસિસ છે પ્રથમ સ્ટેપ એ હતું કે આ સર્કિટ નું ટાઈમ ડોમેઇન નું S ડોમેઇન માં પરિવર્તન તો પછી આપણે આ લાપ્લાસ સર્કિટને બીજી કોઈ એનાલિસિસ તકનીકનો ઉપયોગ કરીને ઉકેલ કરીએ છીએ જે કદાચ નોડલ એનાલિસીસ કે મેષ એનાલિસીસ સોર્સ ટ્રાન્સફોર્મેશન સુપરપોઝિશન અને તેના જેવી બીજી હોય શકે છે પછી છેવટે જે પરિણામ મળશે તે S ડોમેઇન તરીકે નથી ટાઇમ ડોમેઇન મા સોલ્યુશન શોધવા માટે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈશું હવે જ્યારે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની મદદથી આ સર્કિટ એનાલિસિસ કરીએ તો કેવી રીતે ટ્રાન્સફોર્મ કરીશું આ બધી સર્કિટના ઘટકો એલિમેન્ટસ ટાઇમ ડોમેઇન થી S ડોમેઇન છે અવરોધ માટે કોઈ ફેરફાર થશે નહીં ટાઇમ ડોમેઇન માં R નું મૂલ્ય S ડોમેઇન માં પણ R જ રહેશે તેથી 𝑣𝑡 𝑖𝑡 𝑅 તે ઓહમ્સ ohm's લો છે અથવા તે S ડોમેઇન માં V𝑠 𝑅𝐼𝑠 બની જશે આ ઇન્ડક્ટર અને કેપેસિટર ના કિસ્સામાં ફેરફારો થશે કારણ કે તે ઊર્જા સંગ્રહિત એલિમેન્ટસ છે આપણી પાસે કેટલીક પ્રારંભિક સ્થિતિઓ હશે જેમ કે ઇન્ડક્ટરના કિસ્સામાં આપણી પાસે પ્રારંભિક કરંટ 𝑖0− હોઈ શકે છે આપણે ચર્ચા કરી છે કે આપણે તે ટાઇમ ડોમેઇન સર્કિટને ઇન્ડક્ટર માટે S ડોમેઇન માં રૂપાંતરિત કરી શકીએ છીએ તેથી આ વોલ્ટેજ માટે હતું જ્યાં તમે જુઓ છો આ કિર્ચોફના Kirchhoff's વોલ્ટેજ લો ના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે એ જ રીતે કરંટ માટે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમારી પાસે સર્કિટ હશે આ તે છે જે આપણે પહેલા ના વર્ગમાં ચર્ચા કરી હતી કે કરંટ સ્રોતની દિશા કે જે કાલ્પનિક કરંટ સ્રોત છે જે આપણે ઇન્ડેક્ટર થી વહેતા કરંટ 𝑖 0−ની પ્રારંભિક સ્થિતિના કારણે ઉમેર્યો છે તેથી અહીં દિશાનુ પ્લસ ચિહ્ન નક્કી થાય છે અને તે જ રીતે અહીં માટે કરંટ ની દ્રષ્ટિએ પ્રારંભિક સ્થિતિ −𝐿𝑖 0− હશે એટલા માટે તે વોલ્ટેજ માટે વિપરીત નિશાની ધરાવતો હતો તેથી આ આપણે પાછલા વર્ગની ચર્ચા કરી એ જ રીતે કેપેસિટર માટે પણ આપણે ચર્ચા કરી હતી કે આપણી પાસે બે સમીકરણો હશે એક વોલ્ટેજ માટે અને બીજું કરંટ માટે વોલ્ટેજ માટે જો તમે ટાઇમ ડોમેઇન થી S ડોમેઇન માં રૂપાંતરિત કરો જે આકૃતિમાં બતાવેલ છે જ્યાં vs પ્રારંભિક સ્થિતિ હશે તેનો અર્થ એ કે કેપેસિટરનો વોલ્ટેજ t સમયે 0 ની બરાબર છે એ જ રીતે જ્યારે તમે S ડોમેઇન માં કેપેસિટર દ્વારા વહેતા કરંટ ને શોધી રહ્યાં છો ત્યારે સમકક્ષ કરંટ સ્રોત પણ રજૂ કરવામાં આવશે અને 𝐶𝑣 0− જે વર્ચ્યુઅલ કરંટ સ્રોત છે તે વોલ્ટેજ સ્ત્રોત જે 𝑉𝑠 છે તેમાંથી વહેતા કરંટથી વિરુદ્ધ દિશા ધરાવે તેથી આ એટલા માટે છે કારણ કે તમારી પાસે અહીં નેગેટિવ ચિન્હ છે તો આ બાબતો ની ચર્ચા આપણે પહેલાના વર્ગમાં કરી અને પછી આપણે એનો ઉપયોગ કર્યો સમકક્ષ સર્કિટ્સ અને આપણે સર્કિટને S ડોમેઇન માં બનાવી અને તેને હલ કરી ચાલો હવે ટ્રાન્સફર ફંકશન સાથે આગળ વધીએ ટ્રાન્સફર ફંકશન શું છે ટ્રાન્સફર ફંક્શન એ સિગ્નલ પ્રોસેસિંગ માં એક મુખ્ય ખ્યાલ છે કારણ કે તે બતાવે છે કે નેટવર્ક માંથી પસાર થતાં સિગ્નલ ની કેવી રીતે પ્રક્રિયા કરવામાં આવે છે તેથી મૂળભૂત રીતે તમે કહી શકો છો કે નેટવર્ક નો રિસ્પોન્સ શોધવા માટે નેટવર્ક સ્થિરતા અને નેટવર્ક સંશ્લેષણ શોધવા અથવા ડિઝાઇનિંગ કરવા માટે આ એક ફિટિંગ ટૂલ છે તેથી આપણે જ્યારે નેટવર્ક સ્થિરતા અને નેટવર્ક સંશ્લેષણ ના ખ્યાલોની કોર્સ માં ચર્ચા કરીશું ત્યારે આપણે ટ્રાન્સફર ફંક્શન ની એપ્લિકેશન વિશે ચર્ચા કરીશું હવે નેટવર્કનું ટ્રાન્સફર ફંક્શન વર્ણન કરે છે કે કોઈ ચોક્કસ ઇનપુટ ના સંદર્ભમાં આઉટપુટ કેવી રીતે વર્તે છે અને તે કેવી હશે આપણે તે આગળની સ્લાઈડમાં જોઈશું તે ઇનપુટ થી આઉટપુટમાં ડોમેન તરીકે ટ્રાન્સફરને સ્પેસિફાઇ કરે છે જેમ કે તમારો અર્થ છે કે પ્રારંભિક ઉર્જા નથી તેથી આપણે ટ્રાન્સફર ફંક્શન ને કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું આપણે સામાન્ય રીતે તેને 𝐻 𝑠 તરીકે કહીએ છીએ જે શૂન્ય પ્રારંભિક શરતો સાથે આઉટપુટ રિસ્પોંસ અને ઇનપુટ એક્સાઈટેશન ના ગુણોત્તર સિવાય બીજૂ કંઈ નથી તેથી તમે ટ્રાન્સફર ફંક્શનને આ રીતે રજૂ કરી શકો છો H YX 𝑌𝑠 એ આઉટપુટ રિસ્પોન્સ છે જે ઇનપુટ એક્સાઈટેશન દ્વારા વિભાજિત છે જે 𝑋𝑠 છે તેથી ટ્રાન્સફર ફંક્શન તેના પર નિર્ભર કરે છે કે આપણે ઇનપુટ અને આઉટપુટ તરીકે શું વ્યાખ્યાયિત કર્યું હવે કારણ કે ઇનપુટ અને આઉટપુટ આ સર્કિટ માં કોઈપણ જગ્યાએ કરંટ અથવા વોલ્ટેજ હોઈ શકે છે તેથી ટ્રાન્સફર ફંક્શન ના કિસ્સામાં આપણી પાસે ચાર સંભાવના હોઈ શકે છે વોલ્ટેજ ગેઇન ની દ્રષ્ટિએ પ્રથમ 𝐻𝑠 છે જ્યાં તમે આઉટપુટ વોલ્ટેજ ને કોરિલેટ કરો છો જે વોલ્ટેજની દ્રષ્ટિએ સર્કિટનો આઉટપુટ રિસ્પોન્સ ભાગ્યા ઇનપુટ એક્સાઈટેશન જે વોલ્ટેજના ફોર્મ મા આપેલ છે એના પછી કરંટ ગેઇન છે જે ફરીથી ટ્રાન્સફર ફંક્શન છે જે આઉટપુટ કરંટ ને ઇનપુટ કરંટ સાથે કોરિલેટ કરે છે તેથી 𝐼0 𝑠 એ આ સર્કિટ નો આઉટપુટ કરંટ છે જેને ભાગ્યા 𝐼𝑖𝑠 જે સર્કિટ માટે ઇનપુટ કરંટ છે હવે આગામી ટ્રાન્સફર ફંક્શન ઇમ્પિડન્સ હોઈ શકે છે જ્યાં આઉટપુટ વોલ્ટેજના સ્વરૂપમાં હોય છે જ્યારે ઇનપુટ કરંટ ના સ્વરૂપમાં હોય છે એ જ રીતે તે અડ્મિટંસ પણ હોઈ શકે છે જ્યાં આઉટપુટ કરંટ ના સ્વરૂપમાં હોય છે અને ઇનપુટ વોલ્ટેજના સ્વરૂપમાં હોય છે 𝐻𝑠 𝐴𝑑𝑚𝑖𝑡𝑡𝑎𝑛𝑐𝑒 Iv તે રીતે આપણે કહી શકીએ છીએ કે કોઈ સર્કિટમાં ઘણા ટ્રાન્સફર ફંક્શન્સ હોઈ શકે છે હવે જો તમે પ્રથમ બે ટ્રાન્સફર ફંક્શન જોશો જે વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇન છે આ પરિમાણહીન છે કારણ કે આઉટપુટ અને ઇનપુટ જથ્થા સમાન છે તેથી આ બે કિસ્સાઓમાં ટ્રાન્સફર ફંક્શન પરિમાણહીન હશે હવે ટ્રાન્સફર ફંક્શન સમીકરણમાં આપણે માની લઈએ છીએ કે 𝑋𝑠 અને 𝑌𝑠 આપણને જાણીતા છે પરંતુ કેટલીકવાર એવું થઈ શકે છે કે તમે ફક્ત 𝑋𝑠 𝐻𝑠 જ જાણતા હો છો એટલે કે તમે ફક્ત ઇનપુટ વોલ્ટેજ અને સર્કિટ નું ટ્રાન્સફર ફંક્શન જ જાણો છો તે કિસ્સામાં તમે 𝑌𝑠 નું મૂલ્ય મેળવી શકો છો જે આપેલ ઇનપુટને ધ્યાનમાં રાખીને આ સર્કિટ નો આઉટપુટ રિસ્પોન્સ છે તેથી તમે કહેશો કે 𝑌𝑠 એ 𝐻𝑠𝑋𝑠 સિવાય કંઈ નથી આઉટપુટ નું મૂલ્ય મેળવવા માટે હવે તમે 𝑌𝑠 નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈ શકો છો વિશેષ કેસ તરીકે જો આપણે કહીએ કે 𝛿𝑡 એ ઇનપુટ છે જે યુનિટ ઈમ્પલ્સ ફંક્શન છે તો આપણે કહીશું કે એક્સેસ બીજું કઈ નથી પણ એક ના બરાબર છે તે કિસ્સામાં તમે 𝑌𝑠 𝐻𝑠 કહો અને તેથી તે બંને બાજુએ લાપ્લાસ ટ્રાન્સફોર્મ હતું આપણે તમને 𝑦𝑡 ℎ𝑡 આપીશું તેથી ℎ𝑡 f 1𝐻𝑠 આ સર્કિટ નો યુનિટ ઈમ્પલ્સ રિસ્પોન્સ રજૂ કરે છે જ્યારે તે યુનિટ ઈમ્પલ્સ ફંક્શન થી એક્સાઇટ થાય છે ત્યારે ટ્રાન્સફર ફંક્શન તમને સર્કિટનો યુનિટ ઈમ્પલ્સ રિસ્પોન્સ આપશે આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે યુનિટ ઇમ્પલ્સને નેટવર્કના ઇનપુટ તરીકે આપવામાં આવે છે ત્યારે h𝑡 એ બીજુ કંઈ નથી પણ નેટવર્કનો ટાઇમ ડોમેઇન રિસ્પોન્સ છે હવે 𝐻𝑠 એ નેટવર્કના યુનિટ ઇમ્પલ્સ રિસ્પોંસનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે એકવાર નેટવર્ક નો ઇમ્પલ્સ રિસ્પોન્સ ખબર હોય તો તેનો અર્થ એ છે કે જ્યારે યુનિટ ઇમ્પલ્સ ઇનપુટ આપવામાં આવે ત્યારે આપણે સર્કિટનો રિસ્પોન્સ જાણી શકીએ છીએ પછી આપણે કન્વોલ્યુશન ઇન્ટિગ્રલ અથવા કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ માટે અનુરૂપ S ડોમેઇન એનાલિસિસ નો ઉપયોગ કરીને S ડોમેઇનના કોઈપણ ઇનપુટ સિગ્નલ માટે ટાઇમ ડોમેઇનમાં નેટવર્કનો રિસ્પોન્સ પ્રાપ્ત કરી શકીએ છીએ આ આપણે હવે પછીના સેશન માં ચર્ચા કરીશું જ્યાં આપણે સમજીશું કે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ થી આપણો અર્થ શું છે તે સર્કિટના આઉટપુટ રિસ્પોન્સ શોધવા માટે કેવી રીતે મદદ કરી શકે છે જ્યાં આપણે નેટવર્કના ઇનપુટ યુનિટ ઇમ્પલ્સ રિસ્પોન્સ ને જાણીએ છીએ તેથી આનું આપણે એનાલિસિસ કરીશું જ્યારે આપણે કોન્વોલ્યુશન ઇન્ટિગ્રલ વિશે ચર્ચા કરીશું તેમાં વિગતવાર જતા પહેલાં ચાલો આપણે તે સમજવાનો પ્રયત્ન કરીએ કે ટ્રાન્સફર ફંક્શન ની સહાયથી આઉટપુટ રિસ્પોન્સ શોધવા માટેના વિવિધ અભિગમો શું છે મૂળભૂત રીતે આપણી પાસે માહિતી પર પ્રક્રિયા કરવાની અને આઉટપુટ રિસ્પોન્સ શોધવા માટે બે રીત છે તો પ્રથમ પદ્ધતિ એ છે કે ચાલો માની લઈએ કે આપણી પાસે એક અનુકૂળ ઇનપુટ એક્સેસ છે આ એક્સેસ યુનીટ ઈમ્પલ્સ અથવા કદાચ યુનિટ સ્ટેપ ફંક્શન યુનિટ રેમ્પ ગમે તે હોય તમે તેને અનુકૂળ ઇનપુટ ધારી શકો છો હવે તમે સર્કિટ એનાલિસિસ તકનીકોનો ઉપયોગ કરશો જે આપણે આપણા અગાઉના વ્યાખ્યાનોમાં ચર્ચા કરી હતી તેથી તે કરંટ અથવા વોલ્ટેજ વિભાગ અથવા નોડલ અથવા મેષ એનાલિસિસ જેવું છે તેથી તમે તે તકનીકો લાગુ કરી શકો છો અને આઉટપુટ 𝑌𝑠 શોધી શકો છો હવે જ્યારે તમે આઉટપુટ 𝑌𝑠 મેળવો પછી તમે બંનેનો ગુણોત્તર શોધવાનો પ્રયત્ન કરશો અને જ્યારે તમે ગુણોત્તર શોધો છો જે 𝐻𝑠 𝑌𝑠 𝑋𝑠 છે ત્યારે તમે જાણો છો 𝑋𝑠 તમે સર્કિટ એનાલિસિસ લાગુ કરી શકો છો અને આઉટપુટ શોધી શકો છો અને પછી તમે ટ્રાન્સફર ફંક્શન શોધવા માટે બંને નો ગુણોત્તર મેળવો છો અથવા જો તમે ટ્રાન્સફર ફંક્શન જાણો છો તો તમે તરત જ સર્કિટનો આઉટપુટ રિસ્પોન્સ શોધી શકો છો હવે બીજો અભિગમ કે જેને તમે અનુસરી શકો છો તેને લેડર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તેથી લેડર પદ્ધતિનો અર્થ શું છે મૂળભૂત રીતે તેમાં આ સર્કિટ માંથી પસાર થવું શામેલ છે આ અભિગમમાં આપણે માની લઈએ છીએ કે આઉટપુટ એક વોલ્ટ અથવા કદાચ એક એમ્પીયર છે અથવા જે પણ યોગ્ય હોય તેથી પ્રથમ અભિગમ અને બીજા અભિગમ વચ્ચેનો તફાવત એ છે કે પ્રથમ અભિગમમાં આપણે ઇનપુટ જાણીતા તરીકે ધારીએ છીએ અને આપણે થોડી ધારણા લઈએ છીએ કે સર્કિટને આપેલ ઇનપુટ કદાચ યુનિટ સ્ટેપ અથવા તેવું કંઈક છે પરંતુ લેડર પદ્ધતિ ના કિસ્સામાં આપણે પ્રથમ આઉટપુટ ધારીએ છીએ તેથી તેનો અર્થ એ છે કે આપણે આઉટપુટ તરીકે એક વોલ્ટ અથવા એક એમ્પીયર કહીશું જે આપણે આ સર્કિટમાંથી મેળવ્યું છે અને ત્યારબાદ આપણે ઓહ્મ્સ અને કિર્ચોફ લો ના મૂળ નિયમોનો ઉપયોગ કરીશું સામાન્ય રીતે આપણે ફક્ત કિર્ચોફના કરંટ લોનો ઉપયોગ કરીએ છીએ કારણ કે આ સર્કિટમાંથી ચાલવામાં તે વધુ અનુકૂળ છે અને પછી આપણે ઇનપુટ મેળવીએ છીએ તેનો અર્થ એ છે કે આપણે જે કરી રહ્યા છીએ આપણે આઉટપુટ થી પ્રારંભ કરી રહ્યા છીએ અને સર્કિટ નો ઉપયોગ કરીને આપણે સર્કિટ ને આપેલ આઉટપુટ માટે અનુરૂપ ઇનપુટ શું હશે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ આપણે ઇનપુટ શોધી શકીએ છીએ અને પછી તમે સરળતાથી મૂલ્ય આપીને ટ્રાન્સફર ફંક્શન શોધી શકો છો ટ્રાન્સફર ફંક્શન હશે 𝑌𝑠𝑋𝑠 અહીં 𝑌𝑠 યુનીટ હશે તેથી 1𝑋𝑠 આ કેસ માટે ટ્રાન્સફર ફંક્શન હશે હવે આ બે પદ્ધતિઓ છે જે તમે તમારી અનુકૂળતા ના આધારે તેમાંથી કોઈપણ નો ઉપયોગ કરી શકો છો પરંતુ આ અભિગમ જે લેડર અભિગમ વિશે આપણે ચર્ચા કરી તે વધુ અનુકૂળ છે કારણ કે જ્યારે સર્કિટમાં ઘણી લૂપ અથવા નોડ હોય છે ત્યારે નોડલ અથવા મેશ એનાલિસિસ લાગુ કરવું મુશ્કેલ હોય છે જો તમે પહેલો કેસ જોશો જો તમારી પાસે એક જટિલ નેટવર્ક છે જ્યાં તમારી પાસે ઘણી બધી મેષ અને લેવલ ના નોડ છે તો પછી નોડલ અથવા મેશ એનાલિસિસ લાગુ કરવું થોડું મુશ્કેલ થશે તેથી જ પ્રથમ પદ્ધતિ ની તુલનામાં બીજી પદ્ધતિ કે જે લેડર પદ્ધતિ છે તે જટિલ નેટવર્કના કિસ્સામાં વધુ યોગ્ય છે તેથી આપણે નેટવર્કના ટ્રાન્સફર ફંક્શન શોધવા માટે આ એક અનુકૂળ પદ્ધતિ તરીકે ઉપયોગ કરીશું હવે પ્રથમ પદ્ધતિમાં જેમ આપણે ચર્ચા કરી છે આપણે ઇનપુટ ધારીશું અને આઉટપુટ શોધીશું જ્યારે બીજી પદ્ધતિ માં આપણે આઉટપુટ ધારીશું અને ઇનપુટ શોધીશું હવે બંને પદ્ધતિઓમાં તમે આઉટપુટ પર આઉટપુટ થી ઇનપુટ ટ્રાંસ્ફોર્મ ના ગુણોત્તર તરીકે 𝐻𝑠 ની ગણતરી કરો અને આપણે ધ્યાનમાં રાખવું જ જોઇએ કે આ બે પદ્ધતિઓ ત્યારે જ લાગુ થશે જ્યારે તમારી પાસે લિનિયર સર્કિટ હોય તેથી સર્કિટ કે જે એક લીનીઆરીટી પ્રોપર્ટી ને અનુસરે છે તે એક પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને ટ્રાંસ્ફર ફંક્શન શોધવા માટે ઉપયોગમાં લઈ શકાય છે જ્યાં તમે વિવિધ સર્કિટ એનાલિસિસ તકનીકની મદદથી સર્કિટનું એનાલિસિસ કરો છો અથવા તમે લેડર પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો તેથી હવે આને સમજવા માટે ટ્રાંસ્ફર ફંક્શન શોધી કાઢવા ચાલો આપણે થોડા ઉદાહરણો લઈએ જેથી તમે ખ્યાલને વધુ સ્પષ્ટ રીતે સમજી શકો ચાલો પ્રથમ ઉદાહરણ લઈએ આ સ્થિતિમાં લિનિયર સિસ્ટમ નું આઉટપુટy 10e tcos 4tu છે અને આપેલ ઇનપુટ 𝑥𝑡 e t𝑢𝑡 છે હવે આપણે શું કરવું જોઈએ આપણે આ સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન અને તેનો ઈમ્પલ્સ રિસ્પોન્સ શોધવો પડશે તેથી ટ્રાન્સફર ફંક્શન તમે S ડોમેઈન એનાલિસિસની સહાયથી શોધી શકો છો તેથી તમારે પહેલા 𝑦𝑡 ને S ડોમેઈન અને 𝑥𝑡 ને S ડોમેઈન માં કન્વર્ટ કરવું આવશ્યક છે જ્યારે તમે 𝑦𝑡 10e t𝑐𝑜𝑠 4𝑡𝑢𝑡 ને S ડોમેઈન માં કન્વર્ટ કરો છો ત્યારે તમને મળશે Y 10S1〖S1〗242 અહીં ω 4 છે હવે ઇનપુટ ફંક્શન 𝑥𝑡 e t𝑢𝑡 છે 𝑢𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1𝑠 હવે H s એ Y s X s ની બરાબર હોવાથી તમે Y s ને અંશમાં અને X s ને છેદ માં મૂકી દો અને જ્યારે તમે તેને સરળ બનાવશો ત્યારે તમને 10 ગુણ્યા s વર્ગ વત્તા 2 s વત્તા 1 ભાગ્યા s વર્ગ વત્તા 2 s વત્તા 17 કિંમત મળશે હવે આ વિશિષ્ટ ફંક્શન જે તમને મળ્યું છે જો તમે તેને ફરીથી ગોઠવો તો તમે તેને સરળ રીતે લખી શકો છો H YX 10〖S1〗216 10S22S17 હવે જો તમે ફરીથી ગોઠવો તે બનશે H 104 4S1242 જ્યારે તમે આ વિશેષ સ્વરૂપમાં આ ગોઠવો છો ત્યારે તમે શું કહી શકો કે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે ℎ𝑡 2 5𝑒−𝑡 sin 4𝑡 તેથી આખરે તમે જે મેળવો છો તે આ ફોર્મ માં ગોઠવાય છે અને પછી તમે ℎ 𝑡 કહી શકો છો એ 𝐻𝑠 નું ટાઇમ ડોમેઇન માં મૂલ્ય છે જે ટ્રાન્સફર ફંક્શનનો ઈમ્પલ્સ રિસ્પોન્સ છે એટલે તમે કહી શકો 10 ડેલ્ટા t ઓછા 40 e ની -t 40 ઘાત અને પછી તમે યુનીટ ફંક્શન સાથે ગુણાકાર કરો એ કહેવા કે આ શૂન્ય સમય કરતા વધારે સમય માટે લાગુ પડે છે તેથી આ યુનીટ ફંક્શન સિવાય બીજું કંઈ નહીં હોય અને તે પછી સિસ્ટમ નો યુનીટ ઈમ્પલ્સ રિસ્પોન્સ ચાલો અહીં બીજું એક ઉદાહરણ લઈએ આપણે આકૃતિમાં આપેલ સર્કિટ માટે ટ્રાન્સફર ફંક્શન H𝑠 𝑉𝑜𝑠𝐼𝑜𝑠 શોધવાની જરૂર છે તેથી આ આકૃતિમાં તમે જોશો કે ઇન્ડક્ટર અને કેપેસિટર બંને છે અને તમને કરંટ 𝐼𝑜𝑠 તરીકે આપવામાં આવ્યો છે તમારે શું શોધી કાઢવું જોઈએ 𝑉𝑜𝑠 અને 𝐼𝑜𝑠 વચ્ચેનો ગુણોત્તર 𝑉𝑜𝑠𝐼𝑜𝑠 તે સર્કિટ માટે ટ્રાન્સફર ફંક્શન હશે હવે જો તમે આ સર્કિટ જોશો તો તમે જોશો કે કરંટ વિભાજન પદ્ધતિની મદદથી 𝐼2 મળી શકે છે હવે કરંટ વિભાજન પદ્ધતિ ના કિસ્સામાં તમને મેળે છે 𝐼2 S4 I 0S4212S હવે જ્યારે તમે આ કરંટ જુઓ અને આ કરંટ 𝐼2 છે જ્યારે તમને 𝑉0 ની કિંમત શોધવા માટે પૂછવામાં આવે છે 𝑉0 એ કંઈ નહીં હોય પણ 𝐼2 ગુણ્યા 5 ઓહ્મ અવરોધ છે તેથી તમે કહેશો કે 𝑉0 2𝐼2 2s 4I 0s 6 12S તેથી અહીં આ ચોક્કસ કિસ્સામાં આપણે કરંટ વિભાજનની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તે ટ્રાન્સફર ફંક્શન શોધવા માટેની આપણી પ્રથમ પદ્ધતિ છે જ્યાં આપણે વિવિધ સર્કિટ એનાલિસિસ તકનીકોનો ઉપયોગ કરીએ છીએ તેથી આ સાથે આપણે આ સર્કિટ નું ટ્રાન્સફર ફંક્શન મેળવીએ છીએ HsV0I04ss42s212s1 હવે આગળ આપણે ચાલો લેડર પદ્ધતિ લાગુ કરવાનો પ્રયાસ કરીએ અને જ્યારે આપણે લેડર પદ્ધતિ લાગુ કરીએ ત્યારે આપણે ટ્રાન્સફર ફંક્શન ની કિંમત શોધવા પ્રયત્ન કરીશું લેડર પદ્ધતિ ના કિસ્સામાં આપણે શું ધારીએ છીએ આપણે જાણીતા તરીકે આઉટપુટ વોલ્ટેજ લઈએ છીએ તેથી આપણે અહીં શું કરીશું આપણે કહીશું કે આઉટપુટ વોલ્ટેજ આપવામાં આવેલ છે તે 𝑉𝑜 1 𝑉 છે જ્યારે તમે કહો છો કે 𝑉𝑜 1 𝑉 કરંટ 𝐼2 જે આ લેગ માં વહે છે તે 𝑉𝑜2 ½ A બનશે હવે જ્યારે તમે કરંટ 𝐼2 ની કિંમત જાણો છો ત્યારે તમે વોલ્ટેજ 𝑉1 શોધી શકો છો જે આ લેગ પર છે આના પર નો વોલ્ટેજ તેમજ લેગ પરનો વોલ્ટેજ સમાન રહેશે કારણ કે બંને સમાંતર છે પછી આપણે 𝑉1 ની કિંમત શોધી કાઢીએ તેથી આપણે 𝑉1 એ 𝐼2 ની દ્રષ્ટિએ શોધી શકીએ છીએ પછી તમે કરંટ 𝐼1 ની કિંમત શોધી શકો છો 𝐼1 હશે I1 V1S44S14SS4 હવે આપણી પાસે ટ્રાન્સફર ફંક્શન ની દ્રષ્ટિએ 𝐼1 અને 𝐼2 છે તેથી આપણે શું કરી શકીએ આપણે શોધી શકીએ 𝐼0 𝐼1 𝐼2 4S14SS412 2S212S14SS4 પછી ટ્રાન્સફર ફંક્શન HsV0I01I04ss42s212s1 દ્વારા આપવામાં આવે છે તેથી પછી ભલે તમે પ્રથમ પદ્ધતિનો ઉપયોગ કરો કે બીજી પદ્ધતિ તમને તે જ પરિણામ મળશે તેથી આ અઠવાડિયા સાથે આપણે આજના સેશનને પુરુ કરીએ છીએ અને આ સેશન માં આપણે ટ્રાન્સફર ફંક્શન વિશે ચર્ચા કરી અને આપણે એમ પણ કહ્યું હતું કે ટ્રાન્સફર ફંક્શન વિવિધ સર્કિટ સંશ્લેષણ ગુણધર્મોને ઓળખવામાં મદદ કરશે તેથી આપણે આગામી કેટલાક સેશનમાં જોશું કે તે કિસ્સાઓમાં ટ્રાન્સફર ફંક્શન પદ્ધતિ કેવી રીતે લાગુ પડશે અને ખાસ કરીને આવતા સેશનમાં આપણે સૌ પ્રથમ સમજવાની કોશિશ કરીશું કે તમે કન્વોલ્યુશન પ્રમેય અને કન્વોલ્યુશન ઇન્ટિગ્રલ દ્વારા શું અર્થ કરો છો જેથી આપણે સર્કિટ નું વધુ એનાલિસિસ કરવા માટે બંને તકનીકોનો ઉપયોગ કરી શકીએ